આ લેક્ચરમાં આપણે એક ખૂબ જ લોકપ્રિય માઇક્રોકન્ટ્રોલર ડેવલપમેન્ટ બોર્ડની રજૂઆત કરીશું જે એમ્બેડેડ સિસ્ટમ ડિઝાઇનમાં વપરાય છે બોર્ડનું નામ STM32F401 છે આ લેક્ચરમાં આપણે બોર્ડ વિશે કેટલીક નોંધપાત્ર વિશેષતાઓ જણાવીશું તેથી આ STM32F401 એક બોર્ડ છે જે તમે ચિત્રમાં અહીં જોઈ શકો છો આનું નિર્માણ ST માઇક્રોઇલેક્ટ્રોનિક્સ નામની કંપની દ્વારા કરવામાં આવ્યું છે આ બોર્ડમાં ઘણા બધા નાના ઘટકો હોય છે અહીં તમે એક મોટી IC ચિપ જોઈ શકો છો આ અંદર બેઠેલું વાસ્તવિક માઇક્રોકન્ટ્રોલર છે અને ત્યાં ઘણી અન્ય એક્સેસરીઝ છે તમે અહીં દર્શાવેલ મુખ્ય લાક્ષણિકતાઓ જુઓ છો આ બોર્ડ ST માઇક્રોઇલેક્ટ્રોનિક્સ કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે તેઓ ચિપ બનાવતા નથી તેઓ બોર્ડનું ઉત્પાદન કરે છે અને CPU જે આ મધ્યમ ચિપનો ઉપયોગ કરે છે જે હું કેન્દ્રિય બતાવી રહ્યો છું આ ARM Cortex M4 છે આ ARM પ્રોસેસર છે જેનો ઉપયોગ થાય છે અને પ્રોસેસરનું નામ ARM Cortex M4 છે આ ARM Cortex M4 બોર્ડની વિશેષતા છે અંદર 512 કિલોબાઇટ પ્રોગ્રામ મેમરી છે તેઓએ પ્રોગ્રામ મેમરી તરીકે ફ્લેશ મેમરીનો ઉપયોગ કર્યો છે તેઓએ ROM નો ઉપયોગ કર્યો નથી કારણ કે ROM પ્રોગ્રામ કરવાનું તકલીફકારક છે ફ્લેશ મેમરીમાં ઝડપી પ્રોગ્રામ કરી શકાય છે તમે તેને ડાઉનલોડ કરી શકો છો તમે ફ્લેશ સ્ટોર કરી શકો છો અને તે નોન વૉલટાઈલ મેમરી છે તમે પાવર સ્વિચ બંધ કરો તો પ્રોગ્રામ અદૃશ્ય થશે નહીં અને ત્યાં થોડી RAM પણ છે રેન્ડમ એક્સેસ મેમરી જેનો ઉપયોગ તમે ડેટા સ્ટોર કરવા માટે કરી શકો છો ત્યાં 96 કિલોબાઇટ છે અહીં એક USB ઇંટરફેસ પણ છે જેના દ્વારા તમે આ બોર્ડને તમારા PC અથવા ડેસ્કટોપ અથવા લેપટોપ જેવા અન્ય ઉપકરણો સાથે કનેક્ટ કરી શકો છો અને આ બોર્ડ mbed એનેબલ કરેલું છે સારું mbed એક પ્લેટફોર્મ જેવું છે જો બોર્ડને mbed એનેબલ કરવામાં આવે છે તો mbed હેઠળ ઉપલબ્ધ તમામ ટૂલ્સનો ઉપયોગ આ બોર્ડની સાથે કરી શકાય છે સારું mbed એ ટૂલ્સનો સમૂહ છે જે મુખ્યત્વે એમ્બેડેડ સિસ્ટમ બોર્ડના ડેવલપર્સ માટે છે તેઓએ ઘણી બધી સુવિધાઓ વિકસાવી છે જે ડેવલપમેન્ટ ની પ્રક્રિયાને ખૂબ જ સરળ બનાવે છે અને ત્યાં કેટલાક ફીચર્સ છે જે ઇન્ટેગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટસ ની વિશાળ પસંદગીને ટેકો આપે છે ત્યાં ઘણાં સોફ્ટવેર આધારિત ઇન્ટરફેસીસ છે જેના દ્વારા તમે આ બોર્ડને ઍક્સેસ કરી શકો છો તમે આ બોર્ડ્સને પ્રોગ્રામ પણ કરી શકો છો વગેરે આ આપણે પછી જોઇશું કારણ કે આપણા પ્રયોગોમાં આપણે mbed org પર ઉપલબ્ધ ટૂલ્સનો ઉપયોગ કરીશું ત્યાં આપણે બતાવીશું કે ઇન્ટરફેસ કેવી રીતે કરવું કેવી રીતે ઉપયોગ કરવું અને આ બોર્ડને કેવી રીતે પ્રોગ્રામ કરવું હવે કેટલીક વિશિષ્ટ વિગતોનો ઉલ્લેખ અહીં કરવામાં આવ્યો છે આ બોર્ડમાં મેં જણાવ્યું છે કે અમારી પાસે STM32F401 માઇક્રોકન્ટ્રોલર છે ત્યાં એક વર્ઝન RET6 છે આમાં ઘણી બધી વસ્તુઓ સાથે ARM Cortex M4 CPU છે એક FPU છે જે ૮૪ મેગાહર્ટ્ઝ ક્લોક ફંક્શનલ પ્રોસેસિંગ યુનિટ ૫૧૨ કિલોબાઇટ ફ્લેશ ૯૬ કિલોબાઇટ SRAM અને ઘણાં IO પોર્ટ્સ પર ચાલે છે અને અન્ય પેરિફેરલ્સ પૂરા પાડવામાં આવે છે જે એમ્બેડેડ ડેવલપમેન્ટને ખૂબ જ સરળ બનાવે છે અને ત્યાં બે પ્રકારનાં એક્સ્ટેંશન કનેક્ટર્સ છે જે બોર્ડના ભાગ રૂપે ઉપલબ્ધ છે એક Arduino UNO Revision 3 કમ્પેટીબલ છે તમે જુઓ છો કે આજે નાના એમ્બેડેડ સિસ્ટમ ડિઝાઇન વિકસાવવા માટે Arduino એક ખૂબ જ લોકપ્રિય પ્લેટફોર્મ છે Arduino કમ્પ્યુટેશનલી તે ખૂબ જ સરળ છે ARM જેટલો શક્તિશાળી નથી પરંતુ કારણ કે જ્યારે તમે કોઈ ARM પ્રોસેસરની આસપાસ કંઈક વિકસાવી રહ્યા હોવ ત્યારે Arduino એટલો લોકપ્રિય છે ત્યારે આવું થઈ શકે છે ત્યાં કેટલીક અન્ય પેટા સિસ્ટમ્સ છે જેની સાથે તમારે કનેક્શન બનાવવું પડશે જે Arduino પર આધારિત છે તે એનેબલ કરવા માટે આ બોર્ડ Arduino પ્રકારનું કનેક્ટર પ્રદાન કરે છે તે ઉપરાંત આ STM મોર્ફો એક્સ્ટેંશન પિન તમને બોર્ડની અંદર બેઠેલા STM માઇક્રોકન્ટ્રોલરની બધી ઇનપુટ આઉટપુટ પિનનું સંપૂર્ણ એક્સેસ પ્રદાન કરે છે કેટલાક ઇનબિલ્ટ ઇન્ટરફેસ પૂરા પાડવામાં આવેલ છે જે તમને ઘણા પ્રમાણભૂત ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ સાથે ઇન્ટરફેસ કરવાની મંજૂરી આપે છે જેના ઉપયોગથી તમે બહારથી કેટલાક ડિબગર્સ ચલાવી શકો છો જો તમારું બોર્ડ યોગ્ય રીતે કાર્ય કરી રહ્યું નથી તો તમે તે ડિબગર્સની મદદથી બોર્ડનું પરીક્ષણ અથવા નિદાન કરી શકો છો તમે વર્ચુઅલ સીરીયલ પોર્ટ અથવા વર્ચુઅલ કોમ પોર્ટ નો ઉપયોગ કરી શકો છો જેના દ્વારા કેટલાક ડેટા તમે તમારા PC પર પાછા મોકલી શકો છો અને તમારા PC સ્ક્રીન પર પ્રદર્શિત કરી શકો છો અને જેમ તમે જ્યારે પણ PC અથવા લેપટોપ પર કંઈક માઉન્ટ કરો છો ત્યારે તમે તે ઉપકરણને ડ્રાઇવ તરીકે માઉન્ટ થયેલ જોશો આ ન્યૂક્લિયો બોર્ડ જ્યારે તમે તેને USB કનેક્ટર દ્વારા PC સાથે કનેક્ટ કરો છો જે USB ડિસ્ક ડ્રાઇવ તરીકે પણ માઉન્ટ થાય છે જ્યારે તમે આ બોર્ડને પ્રોગ્રામ કરો છો ત્યારે તમે તે પ્રોગ્રામને ડિસ્ક ડ્રાઇવ આયકનમાં મૂકી દો તે પ્રોગ્રામ આપમેળે ડાઉનલોડ થઈ જશે આ ડ્રાઇવર એન્વાયરન્મેન્ટ્સ ના ભાગ રૂપે આપમેળે સ્થાપિત થયેલ છે તેથી ડેવલપર માટે તે ખૂબ જ સરળ બને છે આ બધી બાબતો આપણે પછી જોઇશું જ્યારે અમે તમને તે બતાવીશું એક્સટર્નલ ઇન્ટરફેસીસને ધ્યાનમાં રાખીને ખૂબ ઝડપી સારાંશ અહીં બતાવવામાં આવ્યો છે ત્યાં પૂરતા પ્રમાણમાં મોટી સંખ્યામાં IO પોર્ટ્સ ઉપલબ્ધ કરાયા છે ૫૦ જનરલ પર્પસ IO પિન પૂરા પાડવામાં આવેલ છે હવે એક સારી વાત એ છે કે આ તમામ IO પિનનો ઉપયોગ એક્સટર્નલ ઇન્ટરપ્ટ સોર્સીસ સાથે જોડવા માટે પણ થઈ શકે છે ત્યાં કેટલાક અવરોધો છે જેની આપણે પછીથી ચર્ચા કરીશું પરંતુ વાત એ છે કે જો આપણે કોઈ એપ્લિકેશનને લાગુ કરવા માંગતા હોય કે જ્યાં કેટલાક એક્સટર્નલ ઉપકરણો ઇન્ટરપ્ટ મોકલી રહ્યાં હોય તો તમે તેને આ ૫૦ પિનમાંથી કોઈપણ સાથે કનેક્ટ કરી શકો છો આ કેટલાક જૂના પ્રોસેસરોથી વિપરીત છે ચાલો આપણે કહીએ કે ૮૦૮૫ કે જે તમારામાંથી ઘણા જાણતા હશે જેની પાસે કેટલીક સમર્પિત ઇન્ટરપ્ટ પિન હતી TRAP RST 7 5 6 5 5 5 અને INTR તરીકે ઓળખાતી કેટલીક પિન હતી ત્યાં પાંચ ઇન્ટરપ્ટ લાઇન્સ છે જે સમર્પિત છે જ્યારે તમે ઇન્ટરપ્ટ ઉપકરણને કનેક્ટ કરવા માંગતા હોવ ત્યારે તમારે આ પાંચ લાઇનમાંથી કોઈ એક સાથે કનેક્ટ કરવું પડ્યું પરંતુ અહીં તમે ગમે ત્યાં કનેક્ટ કરી શકો છો કેટલાક પિન તમે જનરલ પર્પસ તરીકે ઉપયોગ કરી શકો છો IO તમે પણ ઇન્ટરપ્ટ તરીકે ઉપયોગ કરી શકો છો અને બીજી વસ્તુ એ છે કે આમાં એક બિલ્ટ ઇન એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર છે એમ્બેડેડ સિસ્ટમ ડિઝાઇન માટે AD કન્વર્ટર ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તમે એક્સટર્નલ પેરામીટર્સ કે જે સમજવા માંગો છો તે ઘણા એનાલોગ છે તેઓ સતત જુદા જુદા પરિમાણો છે જેનું વોલ્ટેજમાં ટ્રાન્સલેટ કરી શકાય છે તેમને ઇન્ટરફેસ કરવા માટે જો આપણી પાસે બોર્ડ પર AD કન્વર્ટર હોય તો તે ખૂબ અનુકૂળ બને છે બોર્ડની અંદર એક ૧૨ બીટ AD કન્વર્ટર છે અને તમે તેમાં 16 જેટલા ઇનપુટ ઉપકરણોને કનેક્ટ કરી શકો છો બોર્ડ પર ઘણા ટાઈમર પ્રદાન કરવામાં આવ્યાં છે તેમાંના ૭ છે તેમાંથી બે વોચડોગ ટાઈમર્સ છે અને મેં ઉલ્લેખ કર્યો છે કે ત્યાં USB 2 0 ઇન્ટરફેસ છે આનો ઉપયોગ મુખ્યત્વે PC અથવા લેપટોપ જેવા હોસ્ટ સિસ્ટમને જોડવા માટે થાય છે ત્યાં કેટલાક LEDs હોય છે કેટલાક પુશ બટન સ્વિચ હોય છે અહીં તમારી પાસે બોર્ડનું ચિત્ર છે હવે હું તમને આ બોર્ડ બતાવીશ આ ન્યુક્લિયો બોર્ડ છે જેના વિશે આપણે વાત કરી રહ્યા છીએ જો તમે તેની બંને બાજુ જોઈ શકો છો તો ઘણા બધા કનેક્ટર્સ તમે જોઈ શકો છો ત્યાં કેટલાક કાળા નાના કદના કનેક્ટર્સ છે અને આંતરિક ભાગ પર તમે જોઈ શકો છો આ Arduino કમ્પેટિબલ કનેક્ટર્સ છે જો તમે કોઈ Arduino બોર્ડ જુઓ તો તેની પાસે આના જેવા આકારના કનેક્ટર હશે તો તમે ત્યાંથી સીધા આનાથી કેબલને કનેક્ટ કરી શકો છો પરંતુ જો તમે અન્ય પિનને બંને બાજુએ ઉપલબ્ધ જુઓ છો તો પિન તમને એવા સિગ્નલસ પ્રદાન કરે છે કે જે બોર્ડમાં આંતરિક માઇક્રોકન્ટ્રોલર ઉત્પન્ન કરે છે આ બધા સિગ્નલસને આ સિગ્નલ પિનથી અથવા ત્યાંથી એક્સેસ કરી શકાય છે અથવા તેનો એક નાનો સબસેટ આ Arduino ઇન્ટરફેસ પિન પર ઉપલબ્ધ છે તમે ત્યાંથી તેનો લાભ પણ મેળવી શકો છો તમે જોઈ શકો છો કે અહીં એક USB ઇન્ટરફેસ છે અહીંથી તમે USB કેબલને કનેક્ટ કરી શકો છો અને તમે અહીં બેઠેલા માઇક્રોકન્ટ્રોલર ચિપને જોઈ શકો છો અને અન્ય એક્સેસરીઝ પણ છે હવે ચાલો જોઈએ કે આ વિવિધ સબસિસ્ટમ્સમાં શું છે જો તમે અહીં જુઓ છો તો આ તે જ બોર્ડ છે જે મેં બતાવ્યું હતું આ બોર્ડમાં આ બ્લેક કનેક્ટર્સ એ Arduino કનેક્ટર્સ છે જેના વિશે અમે વાત કરી રહ્યા હતા હવે આ બોર્ડમાં તમે જોશો કે કેટલાક લેબલ્સ A5 A4 A3 A2 A1 A0 આપવામાં આવ્યા છે આ એનાલોગ ઇનપુટ પોર્ટ છે AD કન્વર્ટર મેં તમને કહ્યું હતું કે તમે એનાલોગ ઇનપુટ સીધા આ પોર્ટથી કનેક્ટ કરી શકો છો અહીં કેટલાક વોલ્ટેજ સ્રોત ઉપલબ્ધ છે જે ૫ વોલ્ટ ૩ ૩ વોલ્ટ ગ્રાઉન્ડ આ ઉપલબ્ધ છે અને વિવિધ ઇનપુટ આઉટપુટ પોર્ટ પિન અહીં ઉપલબ્ધ છે તેમાંથી કેટલાક ડિજિટલ ડેટા પિન છે તેમાંથી કેટલીક પલ્સ વિડ્થ મોડ્યુલેશન પિન છે આ આપણે પછી જોઇશું અહીં STM32 માઇક્રોકન્ટ્રોલર પિન ઉપલબ્ધ છે જે સીધા STM32 માઇક્રોકન્ટ્રોલરમાંથી આવે છે તમામ પોર્ટ પિન અહીં ઉપલબ્ધ છે A B C ત્રણ પોર્ટ્સ છે તે 16 બીટ પોર્ટ્સ છે અને બીજી ઘણી સિગ્નલ લાઇનો છે આ ઉપરાંત તમે ટોચ પર જોઈ શકો છો અમારી પાસે USB ઇન્ટરફેસ છે અહીંથી તમે તેને USB કેબલને PC થી કનેક્ટ કરી શકો છો ત્યાં રીસેટ બટન છે તમે મશીનને ફરીથી સેટ કરી શકો છો અને સંકેત માટે કેટલાક નાની LEDs જોડાયેલા છે એક LED અહીં છે એક LED અહીં છે એક LED અહીં છે અને કેટલીક પુશ બટન સ્વીચો પણ છે રીસેટ બટન સિવાય અહીં બીજું પુશ સ્વીચ છે જેનો ઉપયોગ તમે પ્રોગ્રામમાં કરી શકો છો આપણે એક નાનો પ્રોગ્રામ લખી શકીએ છીએ અને ત્યાંથી ઇનપુટ લઈ શકીએ છીએ હવે વાત એ છે કે જ્યારે પણ તમે એમ્બેડેડ એપ્લિકેશન વિકસાવવા માટે આ બોર્ડનો ઉપયોગ કરી રહ્યા હોવ ત્યારે તમારે આ બોર્ડ સાથે કેટલાક કનેક્શન્સ કરવા પડશે તમારે સમજવું આવશ્યક છે કે આ કનેક્ટર્સ પર કઈ સિગ્નલ લાઇનો ઉપલબ્ધ છે કારણકે તમારે આ કનેક્ટર્સ દ્વારા તમારા બધા કનેક્શન્સ બનાવવાનું રહેશે તેમને તેમની Arduino પિન સાથે કનેક્ટ કરવું વધુ સરળ બનશે કારણકે મોટાભાગના સમયે તમને ફક્ત થોડા કનેક્શન્સની જરૂર રહેશે પરંતુ તેનાથી આગળ તમને વિગતવાર કનેક્ટર પિન એક્સેસ હોઈ શકે છે જે અહીં ઉપલબ્ધ છે ચાલો આપણે તે પિનને ઝડપથી ધ્યાનમાં લઈએ કે તેમાં થોડો ખ્યાલ આવે છે કે ત્યાં કયા પ્રકારની પિન છે તે પહેલાં ત્યાં કેટલાક કલર કન્વેન્શન્સ છે જેનું અનુસરણ તે પિન વર્ણનોમાં કરવામાં આવે છે તમે જોઈ શકો છો તે વિવિધ રંગો જુઓ તેઓ પિનની વિવિધ કેટેગરી સૂચવે છે જેમ કે આ વાદળી રંગ કન્ફલીકટ વિના માઇક્રોકન્ટ્રોલર પિન સૂચવે છે કન્ફલીકટ વિનાનો અર્થ એ છે કે તેઓ યુઝર માટે ઉપલબ્ધ છે તેઓ બીજે ક્યાંય જોડાયેલા નથી પરંતુ આ ભૂખરા રંગની કેટલીક પિન છે જે અન્ય કોમ્પોનેન્ટસ સાથે જોડાયેલ છે કદાચ તમે બોર્ડમાં જોયું હશે ત્યાં કેટલાક LEDs છે કેટલીક સ્વીચો છે ઘણી બધી બાબતો છે ત્યાં આમાંથી કેટલીક પિન આંતરિક રીતે તે ઉપકરણો સાથે જોડાયેલ છે તેથી જ્યારે તમે તેનો ઉપયોગ બહારથી કરો ત્યારે તમારે ખૂબ કાળજી લેવી જોઈએ આ ઉપરાંત આ કેટલીક પીળી સીરીયલ પિનનો સંદર્ભ લે છે જે USART યુનિવર્સલ સીરીયલ એસીનક્રોનોઝ રીસીવર ટ્રાન્સ્મીટર સાથે સીરીયલ કમ્યુનિકેશન માટે જોડાયેલ છે પછી ત્યાં SPI પિન I2C પિન PWM પિન અને આ Arduino કનેક્ટર પિન છે જેનો મેં પહેલાથી ઉલ્લેખ કર્યો છે અલબત્ત આ બોર્ડમાં કોઈ એનાલોગ આઉટપુટ પિન નથી ફક્ત એનાલોગ ઇનપુટ પિન છે અને ત્યાં CAN નામની કંઈક પિન છે આપણે જોઈશું કે આ ટૂંકાક્ષરોનો અર્થ શું છે SPI I2C CAN અને અલબત્ત ત્યાં કેટલીક પાવર પિન ૩ ૩ વોલ્ટ ૫ વોલ્ટ ગ્રાઉન્ડ છે પરંતુ ચાલો આપણે નામકરણ જોઈએ SPI એટલે સીરીયલ પેરિફેરલ ઇન્ટરફેસ જ્યારે પણ તમે ઇચ્છો ત્યારે કેટલાક સિરીયલ કમ્યુનિકેશન એપ્લિકેશન વિકસાવવા માટે તમે આ પિનનો ઉપયોગ કરી શકો છો I2C એક પ્રમાણભૂત બસ છે આનો અર્થ ઇન્ટર ઇન્ટિગ્રેટેડ સર્કિટ છે આ એક સીરીયલ કમ્યુનિકેશન બસ છે જેનો ઉપયોગ ખૂબ ઓછા સમયમાં કેટલીક ઓછી સ્પીડના ડિવાઇસીસને માઇક્રોકન્ટ્રોલરથી કનેક્ટ કરવા માટે કરવામાં આવે છે એમ્બેડેડ સિસ્ટમ એપ્લિકેશન માટે આ I2C ઇન્ટરફેસ ખૂબ ઉપયોગી થઈ શકે છે જો અમારી પાસે કોઈ ઉપકરણ છે જે I2C કમ્પેટિબલ છે તો તમારી પાસે આ I2C કનેક્શન હોવું જોઈએ PWM એટલે પલ્સ વિડ્થ મોડ્યુલેશન આ આપણે જોઇશું પલ્સ વિડ્થ મોડ્યુલેશન એ એક્સટર્નલ ઉપકરણોને નિયંત્રિત કરવાની ખૂબ અનુકૂળ રીત છે અને CAN એ કંટ્રોલર એરિયા નેટવર્ક માટેનું ટૂંકું રૂપ છે ચાલો આપણે જુદા જુદા કનેક્ટર્સ પર ખૂબ જ ઝડપી નજર કરીએ જે આપણે બોર્ડમાં પહેલેથી જોયા છે તેમાંના ઘણા ખૂબ નાના છે તમે કદાચ ખૂબ સ્પષ્ટ રીતે વાંચી શકશો નહીં પણ હું તમને કહું છું બોર્ડની ડાબી બાજુ આ Arduino કનેક્ટર્સ છે નીચલા એકને CN8 કહેવામાં આવે છે ઉપલાને CN6 કનેક્ટર કહેવામાં આવે છે CN8 માં તમે જોશો કે એનાલોગ ઇનપુટ પોર્ટ્સ છે તેમાંથી ૬ ને કેટલાક પિન મલ્ટિફંક્શનલ હોય છે તેઓ ક્યાં તો એનાલોગ પિન તરીકે ઉપયોગ કરી શકે છે અથવા તેનો ઉપયોગ PWM પિન તરીકે થઈ શકે છે અથવા તેઓ UART પિન તરીકે ઉપયોગ કરી શકે છે જેમ કે મેં તમને ARM માં કહ્યું હતું તે ફિલોસોફી એ છે કે તેઓ વિવિધ કાર્યો માટે ડેડીકેટેડ પિનનો ઉપયોગ કરતા નથી તે જ પિન જે તમે વિવિધ એપ્લિકેશન માટે વાપરી શકો છો અને આ ખરેખર આ પોર્ટ્સ A0 A1 A4 B0 B1 C0 સાથે જોડાયેલા છે એ જ રીતે ઉપલા લાઇન મુખ્યત્વે વીજ પુરવઠો લાઇનો ૫ વોલ્ટ ગ્રાઉન્ડ ૩ ૩ વોલ્ટ રીસેટ અને તેથી વધુ છે આ Arduino નું કનેક્ટર પ્રથમ સેટ છે અને Arduino કનેક્ટર્સનો બીજો સેટ જે જમણી બાજુએ દેખાય છે તેને CN9 કનેક્ટર કહેવામાં આવે છે આ એક મોટું કદનું કનેક્ટર છે આમાં ઘણાં સિગ્નલસ છે જેમ કે તમે જોઈ શકો છો જેમ કે PWM પોર્ટ્સ I2C પોર્ટ્સ આ USB UART પિન છે આ કેટલાક વધારાના એનાલોગ ઇનપુટ પિન છે અને આ કેટલીક પોર્ટ પિન છે તેથી આ પિન એ છે જેનો જ્યારે તમે એપ્લિકેશન વિકસાવતા હોવ ત્યારે તમે ઉપયોગ કરી રહ્યાં છો આ વિગતવાર પિન છે જે બોર્ડની અંદર બેઠેલા માઇક્રોકન્ટ્રોલરથી આવે છે ડાબી બાજુએ તેને CN7 કહેવામાં આવે છે આ એક મોટો કનેક્ટર છે તે પિન તમે જોયા છે અને અહીં પોર્ટ A પોર્ટ B પોર્ટ C ત્યાં ત્રણ ૧૬ બીટ પોર્ટ્સ છે જે માઇક્રોકન્ટ્રોલરમાં ઉપલબ્ધ છે આ કનેક્ટર્સ પર તે તમામ ૪૮ પિન ઉપલબ્ધ છે આ ઉપરાંત બીજી ઘણી વસ્તુઓ છે જેમ કે પાવર સપ્લાય વગેરે એ જ રીતે જમણી બાજુએ બીજો પોર્ટ છે આ CN10 છે અહીં તમારી પાસે પોર્ટ B પોર્ટ A PWM પોર્ટ્સ ADC પોર્ટ્સ SPI I2C છે અને ઘણા બધા પોર્ટ્સ છે તમારે જે પણ વાપરવાની અને કનેક્ટ કરવાની જરૂર છે તે તમે આ કનેક્ટર્સથી વાપરી શકો છો તમારે આની જેમ USB કેબલની જરૂર છે ટૂંકી બાજુ અહીં કનેક્ટ થશે અને બીજી બાજુ સ્ટાન્ડર્ડ ટાઇપ C કનેક્ટર હશે આ તમારા PC અથવા લેપટોપમાં જશે આ રીતે આપણે પ્રયોગ કરીશું PC માં આપણે એપ્લિકેશન વિકસિત કરીશું આપણે પ્રોગ્રામ લખીશું આપણે કોડ કમ્પાઇલ કરીશું અને આ બોર્ડ સાથે આપણે બધા ડિવાઇસીસ સેન્સર એક્ટ્યુએટર્સ devices sensors actuators બધું જ ઇન્ટરફેસ કરીશું અને કોડ લખ્યા પછી આપણે બોર્ડ પર કોડ ડાઉનલોડ કરીશું અને જે ડાઉનલોડ કર્યું છે તે ચાલુ થઈ જશે આ સાથે આપણે ન્યુક્લિયો બોર્ડની આ ખૂબ ટૂંકી રજૂઆતના અંતમાં આવીએ છીએ આ કોર્ષના ભાગ રૂપે અમે તમને કેટલાક નિદર્શન બતાવીશું પરંતુ જો તમને ખરેખર એમ્બેડેડ સિસ્ટમ ડિઝાઈન શીખવાની ઇચ્છા હોય તો અમે ભારપૂર્વક ભલામણ કરીએ છીએ કે તમારે આ બોર્ડમાંથી કેટલાક ખરીદવા જોઈએ અને કેટલાક પ્રયોગો કે જે અમે તમને બતાવીશું કે નિદર્શન કરીશું તે ખરેખર જાતે જ કરવું જોઈએ આપણે આપણી ચર્ચા ચાલુ રાખીશું અમારા હવે પછીનાં લેક્ચરમાં આપણે આ બોર્ડની કેટલીક IO પોર્ટ વિગતો વિશે વાત કરીશું જે આપણે હમણાં જોઇ લીધું છે ખાસ કરીને આપણે પલ્સ વિડ્થ મોડ્યુલેશન પોર્ટ્સ ઇન્ટરપ્ટ લાઇન્સ અને તે વિશે વાત કરીશું અને ત્યારબાદ આપણે એનાલોગ ઇનપુટ્સ આઉટપુટ અને કેટલાક અન્ય એપ્લીકેશન્સ ને જોઇશું